છેલ્લા કલાસ માં આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ની વિવિધ પ્રોપર્ટીઝ વિશે ચર્ચા કરી રહ્યા હતા તો આજના કલાસમાં આપણે ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ વિશે ચર્ચા કરીશું તો ચાલો આજના લેક્ચરની ચર્ચા શરૂ કરીએ ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં જતા પહેલા ચાલો આપણે સમજીએ કે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મની પ્રોપર્ટીઝને લગતા છેલ્લા કલાસમાં શું ચર્ચા કરી હતી પહેલા આપણે લીનીયારીટી વિશે ચર્ચા કરીએ જ્યાં ℒ 𝑎1𝑓1𝑡𝑎2𝑓2𝑡 𝑎1𝐹1𝑠𝑎2𝐹2𝑠 છે સ્કેલિંગ પ્રોપર્ટી જ્યાંℒ f 1aF છે હવે ટાઇમ શિફ્ટ ના કેસમાં જો સિગ્નલ ટાઇમ સાથે થોડુ શિફ્ટ થઇ રહ્યુ હોય તો તે ફંક્શન નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ 𝑒−𝑎𝑠𝐹𝑠 હશે પછી આપણે ફ્રીક્વન્સી શિફ્ટ વિશે ચર્ચા કરી તો તેનો અર્થ એ છે કે જો આપણી પાસે ફંક્શન 𝑒−𝑎𝑡𝑓𝑡 હોય તો તેનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ 𝐹𝑠𝑎 હશે તેનો અર્થ એ છે કે 𝑓𝑡ના લાપ્લાસ ટ્રાન્સફોર્મના કેસમાં જ્યાં પણ આપણી પાસે s છે આપણે તેને 𝑠𝑎 દ્વારા રિપ્લેસ કરીશું પછી આપણે ટાઈમ ડિફરન્શીએશન વિશે ચર્ચા કરી એટલે કે 𝑓 નું ડેરિવેટિવ dfdt તે ℒ dfdt 𝑠𝐹𝑠−𝑓0− થશે તો આપણે એમ કહીને પણ જનરલાઈઝ કરી શકીએ કે ફંક્શન નું nth ડેરિવેટિવ પછી 𝑓 ના nth ડેરિવેટિવનું લાપ્લાસ ટ્રાન્સફોર્મℒ dnfdtn 𝑠𝑛𝐹𝑠 − 𝑠𝑛−1𝑓0− − 𝑠𝑛−2𝑓′0− − ⋯ − 𝑠0𝑓𝑛−10− હશે તો આ તમને આપણા ફંક્શનના nth ડેરિવેટિવ માટે લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપશે તે પછી આપણે ટાઈમ ઇન્ટીગ્રેશન વિશે ચર્ચા કરી હતી જો તમારી પાસે ફંકશન 0t𝑓𝑡𝑑𝑡 હોય અને તમને આ ઇન્ટીગ્રલ નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવાનું કહેવામાં આવે તો તે લાપ્લાસ ટ્રાન્સફોર્મ 1s𝐹𝑠 હશે જ્યાં 𝐹𝑠 એ ફંક્શન 𝑓𝑡 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે હવે ફ્રીક્વન્સી ડિફરન્શીએશન જો તમારી પાસે ફંક્શન 𝑡𝑛𝑓𝑡 છે તો તેનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ndnFdsn હશે ખાસ કરીને આ ફંક્શન અને આ ફ્રીક્વન્સી શિફ્ટ અને ફ્રીક્વન્સી ડિફરન્શીએશનના કેસમાં ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મનો ઉપયોગ વધુ થાય છે તો આ બઘી પ્રોપર્ટીઝ કે જેની આપણે ચર્ચા કરી તેને તમારે ધ્યાનમાં રાખવી પડશે કારણ કે આનો ઉપયોગ ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મની ગણતરીમાં વારંવાર કરવામાં આવશે હવે આગળ છે ટાઈમ પીરીયોડીસીટી આપણે ચર્ચા કરી કે જો ફંક્શન પીરીયોડીક સિરીઝ 𝑓1𝑡 𝑓1𝑡−𝑇 𝑢𝑡−𝑇 𝑓1𝑡−2𝑇 𝑢𝑡−2𝑇 દ્વારા આપવામાં આવે તો તમે આ પીરીયોડીક ફંક્શનને વિવિધ ફંક્શન્સના કોમ્બિનેશન તરીકે રિપ્રેઝેન્ટ કરી શકો છો અને પહેલું ફંક્શન એ પહેલા ટાઈમ પીરીયડ પર આ પીરીયોડીક ફંક્શનની વેલ્યુ છે અને બીજા ટાઇમ શિફ્ટ કંડીશન્સ સાથેના પ્રથમ ફંક્શનના સંયોજન જેવા હશે તો આ T થી ટાઇમ શિફ્ટેડ છે અને પછી 2T થી ટાઇમ શિફ્ટેડ છે અને આગળ આ રીતે છે હવે જો તમને 𝑓𝑡 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવાનું કહેવામાં આવે તો તમે કહી શકશો કે F F11 e Ts છે જ્યાં F1 એ 𝑓1𝑡 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે આપણે ઇનિશિયલ વેલ્યુ અને ફાઇનલ વેલ્યુ થીયરમ્સ ની પણ ચર્ચા કરી હતી આપણે ગણતરી કરી કે જો આપણે એક ફંક્શનની ઇનિશિયલ વેલ્યુ શોધવા માંગતા હોઈએ તો ઇનિશિયલ વેલ્યુ s sF f0 દ્વારા આપી શકાય એ જ રીતે ફાઇનલ વેલ્યુ થીયરમના કેસ માં આપણે ચર્ચા કરી કે ઇન્ફિનિટી પર ફંક્શનની વેલ્યુ fs0 sF હશે હવે આની આપણે પહેલાના કલાસમાં ચર્ચા કરી હતી તો ચાલો આપણે ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ વિશે ચર્ચા શરૂ કરીએ આ કેસમાં આપણને F ની વેલ્યુ આપવામાં આવે છે અને હવે આપણે તેને ફરીથી ટાઇમ ડોમેન માં ટ્રાન્સફોર્મ કરવાની અને 𝑓𝑡 ને અનુરૂપ વેલ્યુ પ્રાપ્ત કરવાની છે તો જો તમારી પાસે F જેવા જનરલ ફોર્મ માં હોય જેમ કે FND જ્યાં N એ ન્યૂમેરેટર પોલીનોમિયલ છે અને D એ ડિનોમિનેટર પોલીનોમિયલ છે હવે N નાં રૂટ્સ જ્યારે N ને 0 ની બરાબર લઇએ તેને 'ટ્રાન્સફર ફંક્શન F ના ઝીરોસ કહેવામાં આવે છે અને D નાં રૂટ્સ જ્યારે D 0 પોલીનોમિયલ ની બરાબર હોય તેને 'ટ્રાન્સફર ફંક્શન F ના પોલ્સ " કહેવામાં આવે છે હવે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે F એ એક ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે જે ટ્રાન્સફર ફંક્શન હોય એ જરૂરી નથી તો આ આપણે ધ્યાનમાં રાખવું જ પડશે જેથી આપણે ટ્રાન્સફર ફંક્શનને લાપ્લાસ ટ્રાન્સફોર્મ સાથે કન્ફ્યુઝ ન થઇએ ફંક્શન 𝑓𝑡 ની વેલ્યુ શોધવા માટે આપણે ફંકશન F ને બ્રેક કરવા માટે પાર્શીયલ ફ્રેક્શન એક્સપાન્શન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તો જ્યારે તમે ફંકશન F ને બ્રેક કરશો ત્યારે તમે તેને સરળ ટર્મ્સ માં બ્રેક કરશો જેથી તમેં F નું ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ સરળતાથી શોધી શકશો તો ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મની ગણતરીમાં કયા સ્ટેપ્સ શામેલ છે આપણે બે સ્ટેપ્સનો ઉપયોગ કરીએ છીએ એક આપણે ફંક્શન F ને પહેલા પાર્શીયલ ફ્રેક્શન એક્સપાન્શનનો ઉપયોગ કરીને સરળ ટર્મ્સમાં ડિકોમ્પોઝ કરીશું અને પછી આપણે દરેક ટર્મનું ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીશું જે આપણે પ્રથમ સ્ટેપમાં શોધ્યું છે હવે લાપ્લાસ ટ્રાન્સફોર્મના ત્રણ સંભવિત ફોર્મ્સ છે જ્યારે તમારી પાસે સિમ્પલ પોલ્સ હોય તે પ્રથમ ફોર્મ છે જો તમારી પાસે લાપ્લાસ ટ્રાન્સફોર્મ F હોય જેને ન્યૂમેરેટર પોલીનોમિયલ અને ડિનોમિનેટરના ભાગાકાર તરીકે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે અને જ્યાં તમારી પાસે સમીકરણ માં બતાવ્યા પ્રમાણે ડિનોમિનેટર છે ડિનોમિનેટર પોલીનોમિયલ ફેક્ટર્સ 𝒔𝒑𝟏𝒔𝒑𝟐𝒔𝒑𝒏 ની પ્રોડક્ટ ના ફોર્મમાં છે પછી તમે ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે તમે સિમ્પલ પોલ અપ્રોચ નો ઉપયોગ કરી શકો છો હવે p1 p2 અને pn શું છે આ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફંક્શનના સિમ્પલ પોલ્સ છે હવે આ પોલ્સ અલગ છે હવે જો આપણે એમ માની લઈએ કે N ની ડિગ્રી એ D ની ડિગ્રી કરતા ઓછી છે તેનો અર્થ એ છે કે ડિનોમિનેટરમાં s ની ઉચ્ચતમ ડિગ્રી ન્યૂમેરેટરમાં s ની ઉચ્ચતમ ડિગ્રી કરતા વધારે છે તો આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મને ડિકોમ્પોઝ કરવા માટે પાર્શીયલ ફ્રેક્શન એક્સપાન્શન પદ્ધતિને એપ્લાય કરી શકીએ છીએ જે પાછલા સમીકરણમાં બતાવેલ છે તો આ લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે અને આપણે તેને ડિકોમ્પોઝ કરવા માગીએ છીએ ડિકોમ્પોઝ કેવી રીતે થશે આપણે આ ફંક્શનને Fk1sp1 k2sp2 knspn જેવી ડિકોમ્પોઝડ ટર્મ્સ તરીકે રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ જ્યાં એક્સપાન્શન કોએફિશિયન્ટ્સ k1 k2 kn એ F ના રેસિડ્યુઝ તરીકે ઓળખાય છે હવે એવી ઘણી રીતો છે જેના દ્વારા તમે એક્સપાન્શન કોએફિશિન્ટ્સની આ વેલ્યુઝ શોધી શકો છો એક સૌથી લોકપ્રિય તકનીક એ રેસિડ્યુ પદ્ધતિ છે હવે આમાં આપણે શું કરીશું આપણે બંને બાજુઓનો s p1 થી ગુણાકાર કરીશું તો જો તમે લાપ્લાસ ટ્રાન્સફોર્મ માટેનું એક્સપ્રેશન જોશો જે આપણે વિવિધ ટર્મ્સમાં ડિકોમ્પોઝ કરીએ છીએ જેથી તમે તેને સોલ્વ કરી શકો પ્રથમ ટર્મમાં ડિનોમિનેટર s p1 છે તો આપણે પહેલા શું કરીશું આપણે બંને બાજુને s p1 થી ગુણીશું તો જ્યારે તમે ગુણાકાર કરો છો ત્યારે આ sp1 Fk1 sp1k2sp2 sp1knspn બને છે હવે જો તમે બંને બાજુ s p1 વેલ્યુ સેટ કરો તો જમણી બાજુએ k1 સિવાયની ટર્મ્સ 0 બનશે તો તમે કહી શકો કે 𝑠𝑝1𝐹𝑠|𝑠−𝑝1𝑘1 આની સંપૂર્ણ પ્રોડક્ટ ની ગણતરી s −p1 પર કરવામાં આવશે તો જ્યારે તમે સોલ્વ કરશો ત્યારે તમને 𝑘1 ની વેલ્યુ મળશે તો હવે વધુ સામાન્ય ફોર્મમાં તમે કોઈ પણ ફેક્ટર માટે 𝑘𝑖𝑠𝑝𝑖𝐹𝑠|𝑠−𝑝𝑖 લખી શકો છો તો આ તમને કોન્સ્ટન્ટ ટર્મ 𝑘𝑖 ની વેલ્યુ આપશે હવે આ વિશેષ પ્રોપર્ટીને હેવીસાઇડ થીયરમ કહેવામાં આવે છે હવે જયારે 𝑘𝑖 ની વેલ્યુ ખબર હોય આપણે સરળતાથી F માટે ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધી શકીએ કારણ કે હવે આપણે જાણીએ છીએ કે તે આ ફોર્મમાં ડિકોમ્પોઝ થઈ ગયું છે હવે જો તમે આ જુઓ તો આ 𝑘1𝑒−𝑝1𝑡 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે તો આ ફ્રીક્વન્સી શિફ્ટ પ્રોપર્ટી છે તો જો તમે ફ્રીક્વન્સી શિફ્ટ પ્રોપર્ટીને યાદ કરો તો તમે સરળતાથી પ્રથમ ટર્મના ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મની વેલ્યુ શોધી શકો છો તો આ 𝑘1𝑒−𝑝1𝑡 બનશે અને તે જ રીતે અન્ય માટે પણ તમે ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધી શકો છો તેથી છેવટે જ્યારે તમે આ બધાને ક્લબ કરો ત્યારે તમને ફંક્શન F નું ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળશે તેનો અર્થ એ છે કે F નું ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ 𝑓𝑡 𝑘1𝑒−𝑝1𝑡𝑘2𝑒−𝑝2𝑡⋯ હવે બીજો કેસ એ છે કે જ્યા તમારી પાસે રિપીટેડ પોલ્સ છે એટલે કે જો F ના લાપ્લાસ ટ્રાન્સફોર્મ ને s −p પર n રિપીટેડ પોલ્સ હોય તો તમે શું લખી શકો તમે સિમ્પલી લખી શકો છો Fknspn kn 1spn 1 k2sp2 k1sp1 F1 𝐹𝑠 નો છેલ્લો ભાગ 𝐹1𝑠 છે જેને s −p પર પોલ નથી આ લાપ્લાસ ટ્રાન્સફોર્મનું રિમાઇન્ડર છે જે આ ફોર્મમાં રિપ્રેઝેન્ટ થયેલ નથી હવે જેમ આપણે અગાઉના કેસમાં પણ કર્યું હતું આપણે 𝑘𝑛 ની વેલ્યુ શોધી શકીએ તેથી 𝑘𝑛 ને આ રીતે લખી શકાય 𝑘𝑛𝑠𝑝𝑛𝐹𝑠 | 𝑠−𝑝 હવે kn−1 ની વેલ્યુ કેવી રીતે શોધવી kn−1 ની વેલ્યુ શોધવા માટે આપણે દરેક ટર્મનો s pn દ્વારા ગુણાકાર કરવો જોઈએ જે આપણે પહેલાનાં કેસમાં કર્યું હતું હવે આ કેસમાં તમારી પાસે kn એક કોન્સ્ટન્ટ ટર્મ તરીકે હશે પરંતુ આપણે kn 1 શોધવું પડશે કારણ કે આપણે પહેલેથી જ kn ની ગણતરી કરી લીધી છે તો આપણે શું કરી શકીએ છીએ જો તમે સંપૂર્ણ એક્સપ્રેશન ને ડિફરેન્શિએટ કરો તો આપણે kn મેળવી શકીએ તો આપણે kn 1ddsspn F| s p મેળવીએ છીએ એ જ રીતે અન્ય માટે પણ તમને kn 212 d2ds2spn F| s p મળશે mth ટર્મ kn m1m dmdsmspn F| s pબનશે તો હવે તમારી પાસે બધા જ કોન્સ્ટન્ટ્સ છે હવે જો તમને યાદ હોય ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ℒ 11san tn 1 e at ફ્રીક્વન્સી ડિફરન્શીએશન પ્રોપર્ટીની મદદથી તમે 1sanના ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મની વેલ્યુ શોધી શકો છો તો જો તમે ઇન્ડીવિઝયુઅલ ટર્મ્સ ને કમ્પાઈલ કરો પ્રથમ માટે તમે 𝑘1𝑒−𝑝𝑡 લખી શકો છો બીજી માટે તમે 𝑘2𝑡𝑒−𝑝𝑡 લખી શકો છો અને તે જ રીતે ત્રીજી ટર્મ માટે તમે k32 t2e pt લખી શકો છો અને તે રીતે આગળની ટર્મ્સ લખી શકો છો તો nth ટર્મ માટે તમે k tn 1e ptf1𝑡 લખી શકો છો આ બાકી રહેલા ફંક્શન 𝐹1𝑠 નું ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે તો આ રીતે તમે ફંક્શન 𝑓𝑡 નું ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધી શકો છો હવે આપણો ત્રીજો કેસ છે જ્યાં આપણી પાસે કોમ્પ્લેક્સ પોલ્સ છે હવે કોમ્પ્લેક્સ પોલ્સની પૈર સિમ્પલ છે જો તે રિપીટ કરવામાં ન આવે અને જો તે રિપીટ કરવામાં આવે તો કોમ્પ્લેક્સ પોલ્સમાં ડબલ અથવા મલ્ટીપલ પોલ્સ હોય છે હવે સિમ્પલ કોમ્પ્લેક્સ પોલ્સને કદાચ સિમ્પલ રિયલ પોલ્સ ની જેમ જ હેન્ડલ કરવામાં આવે છે પરંતુ કારણ કે અહીં કોમ્પ્લેક્સ એલ્જીબ્રા શામેલ છે તેથી પરિણામ થોડું મુશ્કેલ હોઈ શકે છે તો આપણે કોમ્પ્લેક્સ પોલ્સના કેસમાં ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે અલગ અભિગમનો ઉપયોગ કરીશું આ અભિગમ એ પદ્ધતિ છે જે 'કમ્પલિટિંગ ધ સ્કવેર ' તરીકે ઓળખાય છે હવે આનો અર્થ શું છે આ ડિનોમિનેટરમાં રહેલ દરેક કોમ્પ્લેક્સ પોલ પૈરને s α2 β2 જેવા કમ્પ્લીટ સ્ક્વેર તરીકે વ્યક્ત કરવાનો આઈડિયા છે તો આપણી પાસે જે ડિનોમિનેટરમાં છે આપણે તેને કમ્પ્લીટ સ્ક્વેરના સેટ તરીકે રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ વતા ટર્મનું રિમાઇન્ડર જે ડિનોમિનેટરમાં છે પછી આપણે ફંકશન F નું ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ સરળતાથી શોધી શકીએ છીએ તેનો અર્થ શું થાય છે આપણે તેને કેવી રીતે સોલ્વ કરીશું ચાલો આપણે એક સરળ ઉદાહરણ લઈએ જેથી તમે સમજી શકો કે આ પ્રકારની સ્થિતિમાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ N અને D માં હંમેશા રિયલ કોએફિશિયન્ટસ હોવાથી રિયલ કોએફિશિયન્ટસ સાથેના પોલીનોમિયલના કોમ્પ્લેક્સ રૂટ્સ હંમેશાં કોન્જ્યુગેટ પૈર્સ માં થાય છે તો આપણે આને ધ્યાનમાં રાખીશું અને ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ F શોધવા માટે પ્રયાસ કરીશું ધારો કે તમને લાપ્લાસ ટ્રાન્સફોર્મ F આપવામાં આવેલુ છે અને તમે તેનું ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માંગો છો F ને બે ભાગોમાં ડિકોમ્પોઝ કરી શકાય છે પ્રથમ છે F A1S A2s2 as b F1 જ્યાં તમારી પાસે કોઈ કોમ્પ્લેક્સ પોલ્સ નથી તો 𝐹1𝑠 એ 𝐹𝑠 નો બાકીનો ભાગ છે જયાં કોમ્પ્લેક્સ પોલ્સની પૈર નથી હવે તમારે આગળ શું કરવું જોઈએ ડિનોમિનેટરમાં તમારી પાસે ટર્મ 𝑠2𝑎𝑠𝑏 છે તમારે ડિનોમિનેટરમાં સ્કવેર પૂર્ણ કરવાની જરૂર છે તો આપણે પોલીનોમિયલમાં થોડી ટર્મ્સ ઉમેરીએ છીએ અને પોલીનોમિયલમાં થોડી બાદ કરીએ છીએ અને એવી રીતે ગોઠવીએ છીએ કે તે 𝑠22𝛼𝑠𝛼2𝛽2 થાય તો જો તમે પોલીનોમિયલને આ રીતે ગોઠવી શકો તો તમે કહી શકો કે આ પોલીનોમિયલ 𝑠𝛼2𝛽2 તરીકે રિપ્રેઝેન્ટ થઈ શકે છે તેવી જ રીતે ન્યૂમેરેટરમાં પણ તમે પોલીનોમિયલને એવી રીતે ગોઠવી શકો છો કે 𝐴1𝑠𝐴2𝐴1𝑠𝛼𝐵1𝛽 થાય તો જ્યારે તમે ન્યૂમેરેટરની સાથે સાથે ડિનોમિનેટરને ફરીથી ગોઠવો તમે જે મેળવો છો તમે તે ફંક્શનને આ રીતે રિપ્રેઝેન્ટ કરી શકો છો FA1s𝛼s𝛼2 2B1s𝛼2 2 F1 હવે અહીં પહેલી ટર્મમાં જો તમને યાદ હોય તો જયારે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આપણે ચર્ચા કરી હતી કે cos wt ss2w2 તો cos 𝑤𝑡 ના આ એક્સપ્રેશનનો ઉપયોગ કરી તમે ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધી શકો છો કારણ કે જો તમે આ એક્સપ્રેશન જોશો તો આ ફ્રીક્વન્સી શિફ્ટ પ્રોપર્ટી વત્તા cos βt ટર્મ સિવાય બીજું કંઈ નથી તો તમે સિમ્પલ રીતે લખી શકો છો કે આનું ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ 𝐴1𝑒−𝛼𝑡 થશે કારણ કે અહીં તમારી પાસે 𝑠𝛼 છે આપણે ફ્રીક્વન્સી શિફ્ટ પ્રોપર્ટીનો ઉપયોગ કરીશું અને તમે કહી શકશો કે તે 𝐴1𝑒−𝛼𝑡 cos βt છે આ જ રીતે આ કેસ માટે પણ તમે 𝐴2𝑒−𝛼𝑡 sin βt લખી શકો છો કારણ કે અહીં પણ તમે જોશો કે આ ચોક્કસ સેગમેન્ટ sin βt વત્તા ફ્રીક્વન્સી શિફ્ટના લાપ્લાસ ટ્રાન્સફોર્મ સિવાય કંઇ નથી કારણ કે અહીં તમારી પાસે 𝑠𝛼 છે તો તમે સિમ્પલી 𝐴2𝑒−𝛼𝑡sinβt 𝑓1𝑡 લખશો જે 𝐹1𝑠 ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે તો જ્યારે તમારી પાસે કોમ્પ્લેક્સ પોલ્સ હોય છે ત્યારે તમે એક્સપ્રેશન્સને એ રીતે ગોઠવી શકો છો કે તે આ ફેશન માં ગોઠવી શકાય પછી તમે સરળતાથી ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધી શકો છો તો પોલ સિમ્પલ હોય રિપીટેડ હોય કે કોમ્પ્લેક્સ એક્સપ્રેશન શોધવા માટે સામાન્ય અભિગમ જે હંમેશાં ઉપયોગમાં લઈ શકાય છે તે એલ્જીબ્રા મેથડ છે આનો અર્થ એ છે કે એલ્જીબ્રામાં આપણે જે કંઇ કર્યું તે અહીં પણ એપ્લાય કરી શકાય છે જો તમેં લાપ્લાસ ટ્રાન્સફોર્મના કોઈ પણ કેસમાં કોન્સ્ટન્ટ કોમ્પોનેન્ટ્સ શોધવા માંગતા હો જેની આપણે અત્યાર સુધી ચર્ચા કરી તો આ કન્સેપ્ટ્સને આપણે એક ઉદાહરણની મદદથી સમજીએ જેથી તમે ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે આગળ કેવી રીતે વધવું તે વિશે તમે વધુ સ્પષ્ટ બનશો તો ચાલો એક ઉદાહરણ લઈએ આપણને લાપ્લાસ ટ્રાન્સફોર્મ F s212ss2s3આપેલ છે તો તમે અહીં ડિનોમિનેટરમાં જોઈ શકો છો તમે ત્રણેય પોલ્સમાં સ્પષ્ટ રીતે તફાવત કરી શકો છો તે પોલ્સ s0 s 2 s 3 પર છે તો આ એક્સપ્રેશનને s212ss2s3AsBs2Cs3 તરીકે રિપ્રેઝેન્ટ કરી શકાય છે હવે પછીનું કાર્ય એ છે કે તમારે અજ્ઞાત કોન્સ્ટન્ટ્સ ની વેલ્યુ શોધવી પડશે જે A B C છે તો આપણે રેસિડયુ મેથડનો ઉપયોગ કરી શકીએ જેની ચર્ચા આપણે હમણાં જ કરી છે તો આ કેસમાં પહેલા આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મનો s થી ગુણાકાર કરીશું અને તેને s0 થી ઈકવેટ કરીશું AsF|s0s212s2s3|s0122 Bs2F|s 2s212s3|s 2412 8 Cs3F|s 3s212s2|s 29127 તો આની મદદથી તમે સરળતાથી ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધી શકો છો બીજી પદ્ધતિ એ છે કે તમે સિમ્પલ એલ્જીબ્રીક મેથડનો ઉપયોગ કરી શકો છો જેને તમે સામાન્ય રીતે જનરલ એક્સપ્રેશન્સ સોલ્વ કરવા માટે ઉપયોગમાં લેતા હોવ છો તો અહીં આપણે તે તકનીકોનો ઉપયોગ ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે કરીશું તો આપણે શું કરી શકીએ આપણે બંને બાજુઓનો ss2s3 દ્વારા ગુણાકાર કરી શકીએ તો આપણને શું મળે છે તો જો તમે અહીં એક્સપ્રેશન જુઓ ન્યૂમેરેટરમાં 𝑠212 છે અને ડિનોમિનેટરમાં આપણી પાસે s s 2 s 3 છે તો જો તમે બંને બાજુઓનો આના દ્વારા ગુણાકાર કરો તો તમને 𝑠212𝐴𝑠2𝑠3𝐵𝑠𝑠3𝐶𝑠𝑠2 મળશે તો જો તમે અહીં જુઓ જો તમે બંને બાજુઓનો s s 2 s 3 દ્વારા ગુણાકાર કરો તો તમને શું મળશે ડિનોમિનેટર કેન્સલ થઇ જશે અને ન્યૂમેરેટરમાં તમને 𝑠212 𝐴𝑠2𝑠3 𝐵𝑠𝑠3 𝐶𝑠𝑠2 મળશે તો આપણને ગુણાકારથી આ મળે છે હવે તમારે આગળ શું કરવાનું છે તમારે s ના પાવર ના કોએફિસિયન્ટસ ને સરખાવાના છે તો કોન્સ્ટન્ટ ટર્મ્સ માટે જો તમે માત્ર કોન્સ્ટન્ટ ટર્મ્સને સરખાવો તો તમને A 2 વેલ્યુ મળશે જ્યારે તમે સરખાવો ત્યારે તમને એક્સપ્રેશનમાં ફક્ત s વાળી ટર્મ્સ મળશે તમને 3B 2C −10 સમીકરણ મળશે અને જ્યારે તમે s2 ની ટર્મ્સને સરખાવો ત્યારે તમને બીજું સમીકરણ મળશે જે B C −1 છે હવે તમારી પાસે બે સમીકરણો અને બે અજ્ઞાત છે તમે તેને સોલ્વ કરી શકો છો અને ફરીથી તમને વેલ્યુ A 2 B −8 અને C 7 મળશે તો કાં તો તમે આ મેથડનો ઉપયોગ કરો અથવા પહેલાની મેથડનો ઉપયોગ કરો જેની આપણે ચર્ચા કરી છે જે રેસિડયુ મેથડ છે તમને સમાન પરિણામો મળશે અને અંતે આપેલ લાપ્લાસ ટ્રાન્સફોર્મ 𝐹𝑠 માટે ફક્ત ડિકોમ્પોઝીંગ કરીને તમેં ઈન્વર્સ લાપ્લાસ મેળવી શકો છો તમે કહી શકો છો કે જો સમય 𝑡≥0 હોય Fs નું ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ 𝑓𝑡2𝑢𝑡−8𝑒−2𝑡7𝑒−3𝑡 થશે કારણ કે આ 𝑡≥0 માટે એપ્લીકેબલ છે તો હવે તમે સરળતાથી સમજી શકો છો કે ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે તમે કેવી રીતે આગળ વધી શકો છો તો આની સાથે આપણે આપણું આજનું સેશન સમાપ્ત કરીએ છીએ જેમાં આપણે ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે આગળ કેવી રીતે વધવું તે વિશે ચર્ચા કરી તો આવતા અઠવાડિયે આપણે વિવિધ સર્કિટ્સ ના એનાલાઇઝિંગ માં લાપ્લાસ ટ્રાન્સફોર્મના આપણા ઉપયોગને ચાલુ રાખીશું તો યાદ રાખો કે જયારે આપણે ફર્સ્ટ ઓર્ડર સેકન્ડ ઓર્ડર ની સર્કિટ્સની ચર્ચા કરી ત્યારે આપણે જોયું કે ત્યાં ફર્સ્ટ ઓર્ડર સેકન્ડ ઓર્ડરના વિવિધ ડિફરન્શિયલ સમીકરણો હતા જેને સોલ્વ કરવા ક્યારેક મુશ્કેલ હોય છે તો આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ તકનીકોનો ઉપયોગ કરીશું અને આપણે જોઈશું કે આ પ્રકારના સમીકરણો આપણે કેવી રીતે સરળતાથી સોલ્વ કરી શકીએ જ્યારે આપણે સેકન્ડ ઓર્ડર અથવા ફર્સ્ટ ઓર્ડર સર્કિટ જોઈએ